આપ સૌને શુભ બપોર આપણે હવે અંદાજ તકનીક ની કેટલીક અન્ય કેટેગરી જોઈશું આપણે કેટલીક જુદી જુદી અંદાજ તકનીકો જોઈશું અંદાજ તકનીકો નાં ઘણા પ્રકાર છે છતાં મોટે ભાગે તેમને ટોપ ડાઉન અને બોટમ અપ માં વર્ગીકૃત કરી શકાય છે તો અલ્ગોરિધમ મોડેલો નિષ્ણાંત નો અભિપ્રાય એનાલોગી જીતવા માટેની કિંમત વિષે શું છેલ્લા વ્યાખ્યાન માં આપણે આમાંથી છેલ્લા ત્રણ વિષે ચર્ચા કરી હતી મૂળભૂત રીતે આ ચાર પ્રોજેક્ટ અંદાજ માટેનું બીજું વર્ગીકરણ પણ છે તો ચાલો આપણે ટોપ ડાઉન અને બોટમ અપ અંદાજ તકનીકો વિશે જોઈએ પછી આપણે પ્રોજેક્ટ અંદાજ માટેના અલ્ગોરિધ્મિક મોડેલો જોઈશું બોટમ અપ અંદાજ એ એક અંદાજ તકનીક છે જે એવા બધા કાર્યો ને ઓળખે છે જે બરાબર રીતે કરવા પડશે તેથી તે ખૂબ સમય માંગી લે છે જ્યારે તમારી પાસે પાછલા સમાન પ્રોજેક્ટ્સ વિશે કોઈ ડેટા ન હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવો જોઈએ તો જ્યારે તમારી પાસે ભૂતકાળ માં આવા જ પ્રકારના સમાન પ્રોજેક્ટ્સ નો કોઈ ન હોય ત્યારે તમારે આ એનાલોગી નો ઉપયોગ કરવો જોઈએ તો ટોપ ડાઉન અપ્રોચ વિષે શું તે પ્રોજેક્ટ કોસ્ટ ડ્રાઈવર્સ ના આધારે અને પાછલા પ્રોજેક્ટ ડેટા ના આધારે એકંદર અંદાજ આપે છે તેથી જ્યારે ભૂતકાળ ના પ્રોજેક્ટ ડેટા ઉપલબ્ધ હોય ત્યારે ટોપ ડાઉન પદ્ધતિ નો ઉપયોગ થાય છે આ પદ્ધતિ બે વસ્તુઓના આધારે એકંદર અંદાજો આપે છે પ્રોજેક્ટ કોસ્ટ ડ્રાઈવર્સ ના આધારે અને પાછલા પ્રોજેક્ટ ડેટા ના આધારે તેથી અહીં આપણે એકંદર અંદાજ ને તે જે કાર્યો કરવા માટે છે તેની વચ્ચે વહેંચવાના છે હવે ચાલો બોટમ અપ અંદાજ જોઈએ બોટમ અપ અંદાજ માટેનાં પગલાં નીચે મુજબ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ ને નાના નાના ભાગોમાં તોડી નાખો જેમ તેનું નામ સૂચવે છે તેમ ઓબ્જેક્ટ લક્ષી અભિગમ ની જેમ તમે બોટમ અપ અંદાજ નો ઉપયોગ કરી રહયા છો તેથી અહીં પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ ને નાના નાના ભાગોમાં તોડી પછી જ્યારે તમે એક અથવા બે અઠવાડિયામાં એક વ્યક્તિ દ્વારા શું કરવાનું છે તે મેળવશો ત્યારે તેને બંધ કરો પછી તમે નીચલા સ્તર ની પ્રવૃત્તિઓની કિંમત નો અંદાજ લગાવી શકો છો તેથી પ્રોજેક્ટ્સ ને નાની પ્રવૃત્તિઓમાં તોડ્યા પછી તમે દરેક ઉચ્ચ સ્તરે નીચા સ્તરની પ્રવૃત્તિઓની કિંમત નો અંદાજ લખો દરેક ઉચ્ચ સ્તરે તમારે નીચલા સ્તર માટેના અંદાજો નો સરવાળો કરીને અંદાજો ની ગણતરી કરવી પડશે ચાલો હવે ટોપ ડાઉન અંદાજ વિશે જોઈએ આપણે એક ઉદાહરણ લઈશું ટોપ ડાઉન અંદાજ મુજબ પ્રયત્ન ડ્રાયવર અથવા ખર્ચ ડ્રાયવર નો ઉપયોગ કરીને એકંદર અંદાજ કાઢવામાં આવે છે પછી તમારે એકંદર અંદાજ ના પ્રમાણ ને વિવિધ ઘટકો માં વિતરિત કરવા પડશે અહીં તમે જોઈ શકો છો કે એકંદર પ્રોજેક્ટ માટે તમે અંદાજ લગાવ્યો છે કે તમને 100 દિવસ નો સમય લાગી શકે છે પરંતુ એકંદરે પ્રોજેક્ટ ને શું જુદી જુદી પેટા પ્રવૃત્તિઓમાં વિભાજિત કરી શકાય છે જેમ કે ડિઝાઇન કોડિંગ પરીક્ષણ વગેરે અને તમે ડિઝાઇન માટે 30 દિવસ કોડિંગ માટે 30 દિવસ અને પરીક્ષણ માટે 40 દિવસ નું અનુમાન લગાવ્યું છે પછી તમે સરળતા થી આના પ્રમાણની ગણતરી કરી શકો છો કે ડિઝાઇન માટે કુલ અંદાજ 30 થશે કારણકે કુલ દિવસો 100 છે એ જ રીતે કોડિંગ માટે 30 અને પરીક્ષણ માટે 40 નો અંદાજ છે તો ટોપ ડાઉન અંદાજ આ રીતે કાર્ય કરે છે પહેલા એકંદર અંદાજ ની ગણતરી કરવી પડશે પછી તેના પ્રમાણને વિવિધ ઘટકો માં વિતરિત કરવા પડશે તો આ પ્રયત્નો નો અંદાજ શોધવાની પદ્ધતિ ને ટોપ ડાઉન અંદાજ તરીકે ઓળખવામાં આવે છે અહીં એક બીજું ઉદાહરણ આપવામાં આવ્યું છે જ્યાં આ કુલ પ્રોજેક્ટ ખર્ચ 500000 છે પછી ડિઝાઇન પ્રોગ્રામ પરીક્ષણ ડોક્યુમેન્ટેશન CD બનાવવી એ વિવિધ ઘટકો છે તમારે દરેક ઘટક દ્વારા કેટલી ટકાવારી લેવામાં આવશે તેનો અંદાજ કાઢવો પડશે ધારો કે ડિઝાઇન માં 20 પ્રોગ્રામીંગ માં 30 પરીક્ષણ માં 40 ડોક્યુમેન્ટેશન માં 5 અને CD બનાવવા માં 5 નો અંદાજીત ખર્ચ થશે તો તમારે તે પ્રમાણે ગણતરી કરવી પડશે જેમ કે 500000 ના 20 મુજબ ડિઝાઇન માં 100000 નો અંદાજીત ખર્ચ થશે એ જ રીતે પ્રોગ્રામીંગ માં 500000 ના 30 મુજબ 150000 નો અંદાજીત ખર્ચ થશે આ રીતે તમે અન્ય ઘટકો માટે પણ ગણતરી કરી શકશો તે જ રીતે જો ડિઝાઇન બે પ્રકાર ની હોય એટલે કે D 1 અને D 2 હોય અને બંન્ને માટે અંદાજ 10 હોય તો ત્યાં 50000 નો અંદાજીત ખર્ચ થશે તે જ રીતે પ્રોગ્રામીંગ ત્રણ પ્રકાર ના હોય જેમ કે GUI માટે નું પ્રોગ્રામીંગ ડેટાબેઝ માટેનું પ્રોગ્રામીંગ સામાન્ય કોડ માટેનું પ્રોગ્રામીંગ તો તેમના માટે નું પ્રમાણ 20 5 અને 5 છે અને અહીં ડોક્યુમેન્ટેશન અને CD બનાવવાનું પ્રમાણ પણ દર્શાવેલું છે અહીં પરીક્ષણ T 1 T 2 અને T 3 એમ ત્રણ પ્રકાર નું છે તો તમે તે મુજબ અંદાજો મેળવશો તો આ રીતે ટોપ ડાઉન અંદાજ કાર્ય કરે છે ચાલો હવે ટોપ ડાઉન અભિગમ ના ફાયદાઓ શું છે તે જોઈએ તે સિસ્ટમ સ્તર ની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે જેમ કે એકીકરણ ડોક્યુમેન્ટેશન ગોઠવણી વ્યવસ્થાપન વગેરે તો ટોપ ડાઉન અંદાજ એકીકરણ ડોક્યુમેન્ટેશન ગોઠવણી વ્યવસ્થાપન જેવી સિસ્ટમ સ્તર ની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લે છે જે બોટમ અપ અંદાજ પદ્ધતિ માં અવગણવામાં આવી શકે છે બોટમ અપ અંદાજ ની એક ખામી આપણે જોઈશું કે ત્યાં સિસ્ટમ સ્તર ની પ્રવૃત્તિઓ ધ્યાનમાં લેવાતી નથી ટોપ ડાઉન અંદાજ માં ન્યૂનતમ પ્રોજેક્ટ વિગતો ની જરૂર છે તેને અમલ માં મૂકવું સામાન્ય રીતે ખૂબ ઝડપી અને સરળ છે તો આ ટોપ ડાઉન અંદાજ નાં આ ફાયદા છે પરંતુ ટોપ ડાઉન અંદાજ ના કેટલાક ગેરફાયદા પણ છે જેમ કે તે નીચલા સ્તરની મુશ્કેલ સમસ્યાઓ ને ધ્યાનમાં લેતુ નથી તે સિસ્ટમ કક્ષા ની પ્રવૃત્તિઓ ધ્યાનમાં લે છે તે નીચલા સ્તર ના ઘટકો ની જટિલતા ની અવગણના કરે છે તે નિર્ણયો અથવા અંદાજો ને ન્યાયી ઠેરવવા માટે કોઈ વિગતવાર આધાર પ્રદાન કરતું નથી તો તમે આ નિર્ણય શા માટે લીધો છે તમે આ અંદાજ કેમ કર્યો તો તે પ્રોજેક્ટ મેનેજરે લીધેલા નિર્ણયો અથવા અંદાજો ને ન્યાયી ઠેરવવા માટે કોઈ વિગતવાર આધાર પ્રદાન કરતું નથી ચાલો હવે બોટમ અપ અંદાજ ના કેટલાક ફાયદાઓ જોઈએ તે સોફ્ટવેર જૂથ ને લગભગ પરંપરાગત ફેશન માં અંદાજ મૂકવાની મંજૂરી આપે છે તેથી પરંપરાગત ફેશન માં સોફ્ટવેર જૂથ અથવા પ્રોજેક્ટ મેનેજર વિવિધ પરિમાણો નો અંદાજ લગાવી શકે છે દરેક જૂથ ઘટકો માટે અંદાજ લગાવે છે જેના માટે તેમને પૂરતો અનુભવ છે તેથી સોફ્ટવેર ડેવેલપમેન્ટ માં સામેલ જુદા જુદા જૂથો વિવિધ ઘટકો નો અંદાજ કાઢશે જેના માટે તેમને પૂરતો અનુભવ છે તે વધુ સ્થિર છે કારણ કે વિવિધ ઘટકો માં અંદાજ ની ભૂલો વધુ અથવા ઓછા સંતુલન ને સમાપ્ત કરે છે તેથી જુદા જુદા જૂથો ખૂબ સ્થિર છે કારણ કે વિવિધ ઘટકો માં અંદાજ ની ભૂલો પહેલા થી સંતુલિત છે પરંતુ બોટમ અપ અંદાજ માં ઘણી ખામીઓ છે જેમ કે તે સિસ્ટમ સ્તર ના ઘણા ખર્ચ ને અવગણી શકે છે મેં તમને પહેલા જણાવ્યું કે ટોપ ડાઉન અભિગમ ના ફાયદા એ છે કે તે સિસ્ટમ લેવલ ની પ્રવૃત્તિઓ ને ધ્યાનમાં લે છે પરંતુ બોટમ અપ અંદાજ સિસ્ટમ ઇન્ટિગ્રેશન કન્ફિગરેશન મેનેજમેન્ટ ગુણવત્તા ખાતરી વગેરે જેવા ઘણાં સ્તર ની કિંમતો ને અવગણી શકે છે તેથી આ સિસ્ટમ સ્તર ના ખર્ચમાં જે ખર્ચ શામેલ હશે તે આ બોટમ અપ અંદાજ પ્રક્રિયા દ્વારા અવગણવામાં આવશે તે અચોક્કસ હોઈ શકે છે કારણ કે પ્રારંભિક તબક્કે જરૂરી માહિતી ઉપલબ્ધ નથી હોતી તેથી આવશ્યકતા વિશ્લેષણ તબક્કા અથવા આ ડિઝાઇન તબક્કા જેવા પ્રારંભિક તબક્કા દરમિયાન જરૂરી માહિતી ઉપલબ્ધ ન હોઈ શકે તેથી જો તમે આ બોટમ અપ અંદાજ નો ઉપયોગ કરી રહ્યા હોવ તો અંદાજ ખોટો હોઈ શકે છે તે વધુ સમય માંગી લેવાનું વલણ ધરાવે છે ચાલો હવે પ્રોજેક્ટ અંદાજ માટે અલ્ગોરિધમીક મોડેલ તરીકે ઓળખાતા બીજા મોડેલ વિશે જોઈએ ચાલો હવે જોઈએ કે સારા એલ્ગોરિધમિક મોડેલ માટે કયા માપદંડ જરૂરી છે પછી આપણે આ અલ્ગોરિધમિક મોડેલ માટેનાં પગલાં જોઈશું જો તમે પ્રોજેક્ટ અંદાજ માટે કોઈ અલ્ગોરિધમિક મોડેલ વિકસાવવા માંગતા હો તો તે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થવું જોઈએ પ્રક્રિયા ખૂબ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થવી જોઈએ તે સચોટ હોવું જોઈએ તે તટસ્થ હોવું જોઈએ તેનો અર્થ એ છે કે તમારે વ્યક્તિલક્ષી પરિબળો ને ટાળવા જોઈએ પરિણામો સમજી શકાય તેવા હોવા જોઈએ મોડેલ સ્થિર હોવું જોઈએ તેનો અર્થ એ છે કે પરિમાણ મૂલ્યો ની વિશાળ શ્રેણી માટે પરિણામો માન્ય હોવા આવશ્યક છે અને તેનો ઉપયોગ કરવો સરળ હોવો જોઈએ તે ખૂબ જ કોઝલ હોવું જોઈએ તેનો અર્થ એ છે કે તેમાં ભવિષ્ય નો ડેટા આવશ્યક નથી આપણે વિવિધ પરિમાણો નો અંદાજ કાઢવા માટે સમર્થ હોવા જોઈએ આ સારા અલ્ગોરિધમીક મોડેલ ના કેટલાક માપદંડ છે હવે ચાલો જોઈએ કે અલ્ગોરિધમીક મોડેલો શું હોઈ શકે પ્રોજેક્ટ પ્લાનિંગ માટે આપણે રિપોર્ટ તેમજ તેની અવધિ નો અંદાજ કાઢવાની જરૂર છે મેં તમને પહેલા જણાવ્યું છે કે પ્રયત્નો ના સમયગાળા નો સીધો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે સમસ્યા ના વર્ણન માંથી સીધા જ પ્રયત્નો અથવા ખર્ચ અથવા અવધિ નો અંદાજ કાઢવો મુશ્કેલ છે તેથી પ્રયત્નો અને સમયગાળા ની સાથે સંબંધિત કેટલીક પ્રોજેક્ટ લાક્ષણિકતાઓ ની દ્રષ્ટિએ માપી શકાય છે ઉદાહરણ તરીકે સાઈઝ સાઈઝ નો ઉપયોગ કરીને આપણે પ્રયત્નો અને અવધિ નો અંદાજ લગાવી શકીએ છીએ તેથી પહેલા આપણે સાઈઝ નો અંદાજ કાઢવો પડશે સાઈઝ નો ઉપયોગ કરીને પછી આપણે પ્રયત્નો અને અવધિ નો અંદાજ લગાવી શકીએ તો સોફ્ટવેર પ્રોજેક્ટ ની સાઈઝ શું છે તમે તેને કેવી રીતે માપશો મેં તમને પહેલા જણાવ્યું હતું કે આપણે બે પરિમાણો નો ઉપયોગ કરી શકીએ છીએ SLOC અને ફંક્શન પોઈન્ટ તેથી સોફ્ટવેર ની કોઈપણ લાક્ષણિકતા કે જે સરળતાથી માપી શકાય છે અને પ્રયત્નો સાથે સુસંગત છે તે સાઈઝ તરીકે ઓળખાય છે અને SLOC અને ફંક્શન પોઈન્ટ જેવા મેટ્રિક્સ નો ઉપયોગ કરીને તમે તેને માપી શકો છો હવે ચાલો આપણે અલ્ગોરિધમીક મોડેલો અથવા પેરામેટ્રિક મોડેલો જોઈએ કોકોમો કોડની લાઇનો COCOMO અને ફંક્શન પોઇન્ટ્સ આ મોડેલો ના બે મહત્વપૂર્ણ ઉદાહરણો છે ચાલો આપણે LOC આધારિત મોડેલ અથવા કોકોમો મોડેલ સાથે સંકળાયેલ એક સમસ્યા જોઈએ અહીં આપણે શરૂઆત માં કેટલાક મૂલ્ય નો અંદાજ લગાવીએ છીએ પછી અલ્ગોરિધમ અને અંદાજ લાગુ કરીએ છીએ પરંતુ ખરેખર શું થવું જોઈએ આપણે સિસ્ટમ લાક્ષણિકતાઓ થી મૂલ્યો નો અંદાજ કાઢવો જોઈએ પછી આપણે એલ્ગોરિધમ નો ઉપયોગ કરી શકીએ અને પછી આપણે અનુમાન લગાવી શકીએ છીએ તો આ LOC આધારિત મોડેલ અથવા કોકોમો મોડેલ ની સમસ્યા છે આને પહોંચી વળવા માટે આપણે અલ્ગોરિધમીક અથવા પેરામેટ્રિક મોડેલો લાગુ કરી શકીએ ચાલો હવે એલ્ગોરિધમ પદ્ધતિઓ નાં ફાયદાઓ જોઈએ તે પુનરાવર્તિત અંદાજ આપવા માટે સક્ષમ છે તેથી એકવાર તમે કેટલાક પરિમાણો માટે અનુમાન લગાવો પછી તમે પુનરાવર્તિત અંદાજ લાવી શકો છો તે સ્વભાવ થી પુનરાવર્તિત છે એલ્ગોરિધમ પદ્ધતિઓ થી જે અનુમાન મળે છે તેને સુધારવું સરળ છે અહીં ઇનપુટ ડેટા ને સુધારવા વિવિધ સમીકરણ ને સુધારવા અને કસ્ટમાઇઝ કરવા સરળ છે તે કાર્યક્ષમ છે અને અંદાજો ની ફેમિલી અથવા સંવેદનશીલ વિશ્લેષણ ને સપોર્ટ આપવા માટે સક્ષમ છે તે અગાઉ ના અનુભવ માટે અર્થપૂર્ણ રીતે માપાંકિત કરી શકાય છે તેથી એક સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તે ખૂબ અર્થપૂર્ણ રીતે કેલિબ્રેટ કરી શકાય છે તમે પહેલાના અનુભવ માટે કેલિબ્રેશન કરી શકો છો એલ્ગોરિધમ પદ્ધતિઓ ની કેટલીક ખામીઓ છે જેમ કે તેમાં અપવાદરૂપ શરતો નો સામનો કરવા માટે ના સાધન નો અભાવ છે તેથી એલ્ગોરિધમ પદ્ધતિઓ કેટલીક અસાધારણ પરિસ્થિતિઓ જેવી કે અપવાદરૂપ ટીમ વર્ક કૌશલ્ય સ્તર અને કાર્ય વચ્ચેના અપવાદરૂપ મેચ સાથે ડીલ કરી શકતી નથી નબળા કદ ના ઇનપુટ્સ અને અચોક્કસ ખર્ચ ડ્રાઈવર રેટિંગ નું પરિણામ અચોક્કસ અંદાજ આવશે અનુભવ જેવા કેટલાક પરિબળો સહેલાઇ થી માપી શકાતા નથી તેથી જો તમે અલ્ગોરિધમ પદ્ધતિઓ નો ઉપયોગ કરી રહ્યાં છો તો કંઈક અંશે કોડર અથવા કેટલાક પરીક્ષક નો અનુભવ જેવા પરિબળો સરળતા થી માપી શકાતા નથી મેં તમને પહેલા જણાવ્યું હતું કે તમે અલ્ગોરિધમ પદ્ધતિઓ ને પહેલા ના અનુભવ માટે કેલિબ્રેશન કરી શકો છો તો ચાલો હવે મોડેલ કેલિબ્રેશન જોઈએ ઘણાં મોડેલો ને વિશિષ્ટ પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવે છે અને તે પરિસ્થિતિ દ્વારા કેલિબ્રેટ કરવામાં આવે છે આવા મોડેલો સામાન્ય રીતે ચોક્કસ વાતાવરણ ની બહાર ઉપયોગી નથી આમાંના એક સામાન્ય મોડેલ ની ચોકસાઈ વધારવા માટે કેલિબ્રેશન ની જરૂર છે કેલિબ્રેશન એ એક રીતે સામાન્ય મોડેલ ને કસ્ટમાઇઝીંગ કરવાની ભાવના છે આપણી પાસે એક સામાન્ય મોડેલ છે અને આપણે તેને આપણી પોતાની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરવા માંગીએ છીએ તેથી કેલિબ્રેશન એ સામાન્ય રીતે સામાન્ય મોડેલ નું કસ્ટમાઇઝીંગ છે મોડેલ માં કેલિબ્રેટ કરી શકાય તેવી વસ્તુઓ માં પ્રોડક્ટ નાં પ્રકારો ઓપરેટિંગ વાતાવરણ મજૂર દર અને પરિબળો ફંક્શન કોસ્ટ આઈટમ્સ વચ્ચેના વિવિધ સંબંધ વગેરે નો સમાવેશ થાય છે ચાલો હવે આપણે કેલિબ્રેશન માટેની કેટલીક ભલામણો જોઈએ સિંગલ ખર્ચ અથવા શેડ્યૂલ અંદાજ પર આધારિત ન રહો આપણે અત્યાર સુધી માં ઘણી પદ્ધતિઓ જોઈ ગયા અત્યાર સુધી માં આપણે બોટમ અપ ટોપ ડાઉન અલ્ગોરિધમ પદ્ધતિઓ જોઈ ગયા તેથી કોઈ સિંગલ ખર્ચ અથવા શેડ્યૂલ અંદાજ પર આધારિત ન રહો કારણકે તે તમને ક્યારેક ખોટું પરિણામ આપી શકે છે તેથી તમારે કોઈ સિંગલ ખર્ચ અથવા શેડ્યૂલ અંદાજ ના બદલે ઘણી અંદાજ તકનીક અથવા ખર્ચ મોડેલો નો ઉપયોગ કરવો જોઈએ જેથી પરિણામ ખૂબ સચોટ મળી શકે તમારે વિવિધ અંદાજ તકનીકો અથવા મોડેલો નો ઉપયોગ કરી જે પરિણામો મળે છે તે પરિણામો ની તુલના કરી પછી કોઈ પણ મોટી ભિન્નતા આવવાના કારણો જાણવા જોઈએ કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી ખૂબ નજીકના પરિણામો મળવા જોઈએ જો પરિણામો માં મોટી ભિન્નતા હોય તો ત્યાં તમે વિશ્લેષણ કરી શકો છો કે આવા મોટા તફાવતો કેમ આવી રહ્યા છે પછી તમે તેમને નોંધો અને અંદાજ બનાવતી વખતે કરવામાં આવેલી ધારણાઓને ડોક્યુમેન્ટ કરો તેથી જ્યારે તમે અંદાજ માટે વિવિધ તકનીકો અથવા મોડેલો નો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે તમે વિવિધ ધારણાઓ નો ઉપયોગ કરી શકો છો પરંતુ અનુમાન લગાવતી વખતે તમે જે પણ ધારણા લીધી છે તમારે તેને ડોક્યુમેન્ટ કરવાની રહેશે પછી અંદાજ ની ચોકસાઈ ખોટી સાબિત થઈ હોય તેવી ધારણાઓ શોધવા માટે પ્રોજેક્ટ નું નિરીક્ષણ કરો તો કેટલીક વખત તમારી ખોટી ધારણાઓ તમારી ચોકસાઈ અને તમારા અંદાજ ઓછા સચોટ થાય છે તે ખોટા પડે છે તેથી અંદાજ ની ચોકસાઈને ખોટી સાબિત થાય તેવી ધારણાઓ પછી પ્રોજેક્ટ ને મોનિટર કરો પછી સોફ્ટવેર પ્રક્રિયા ને સુધારો તેથી અંદાજો નું વિશ્લેષણ કરવું અને જો તમે એવું નિરીક્ષણ કરી રહ્યાં છો કે આ ધારણાઓ ને લીધે તમે ખોટા અંદાજ મેળવી રહ્યા છો તો પછી તમારે સોફ્ટવેર પ્રક્રિયા માં સુધારો કરવો જોઈએ તમે જૂના ડેટાબેઝ ને જાળવીને પણ સોફ્ટવેર પ્રક્રિયા ની સમગ્ર પ્રક્રિયામાં સુધારો કરી શકો છો કારણ કે કેટલીકવાર આપણને પાછલા ડેટા ની જરૂર પડે છે તેથી તમારે પાછલા પ્રોજેક્ટ્સ ની વિગતો શામેલ થાય તે માટે જૂના ડેટાબેઝ ને જાળવી રાખીને સોફ્ટવેર પ્રક્રિયા માં સુધારો કરવો પડશે તેથી આ કેટલીક ભલામણો છે કે જે તમે એક પ્રોજેક્ટ મેનેજર તરીકે પ્રોજેક્ટ અંદાજ કરતી વખતે અનુસરી શકો ચાલો હવે આપણે સિમ્પ્લિસ્ટિક મોડેલ નો કન્સેપ્ટ જોઈએ આ મોડેલ માં પ્રયત્નો નો અંદાજ નીચે મુજબ મળે છે પ્રયત્નો નો અંદાજ સિસ્ટમ સાઈઝ ઉત્પાદકતા જો સિસ્ટમ સાઈઝ એ કોડ ની કેટલીક લાઈનો હોય અને ઉત્પાદકતા એ એક દિવસ માટે કેટલાક કોડ ની લાઇન હોય તો પછી આ સમીકરણમાંથી તમે ઉત્પાદકતા શોધી શકો છો ઉત્પાદકતા સિસ્ટમ સાઈઝ પ્રયાસ તેથી અહીં આ સમીકરણ પાછલા પ્રોજેક્ટ્સ ના ડેટા પર આધારિત છે પરંતુ સિમ્પ્લિસ્ટિક મોડેલ માં શું ખોટું છે તે વિશે વિચારો તો કયા કિસ્સામાં તે નિષ્ફળ જશે તે વિશે વિચારો હવે ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ આપણે આ પ્રોજેક્ટ ના વિકાસ માટેના પ્રયત્નો અને આ સમયગાળા નો અંદાજ કાઢવા માંગીએ છીએ આ ઉદાહરણ માં 38000 કોડ ની લાઇનો ના ટ્રાન્ઝેક્શન પ્રોજેક્ટ ને ધ્યાનમાં લો આપણે આ પ્રોજેક્ટ ને વિકસાવવા માટેનો સૌથી ટૂંકો સમય શોધવાનો છે અહીં ઉત્પાદકતા 4000 SLOCસ્ટાફ મહિના છે તો ઉપર ના સમીકરણ મુજબ અંદાજ સાઈઝ ઉત્પાદકતા 38 0 400 2 5 x 38 ≅ 100 સ્ટાફ મહિના હવે સૌથી ટૂંકો સમય 0 75 T 0 75 x સ્ટાફ મહિના 13 ઉત્પાદકતા 0 75 x 2 5 x 13 1 875 x 4 63 ≅ 9 મહિના આવા ઉદાહરણો તમે પુસ્તકમાંથી પણ મેળવી શકો છો કૃપા કરીને તમે તેમને હલ કરવાનો પ્રયાસ કરો આ પ્રકાર ના ઉદાહરણો તમને પરીક્ષામાં પૂછવામાં આવી શકે છે તો આ વ્યાખ્યાન માં આપણે ટોપ ડાઉન અને બોટમ અપ જેવી વિવિધ પ્રકારો ની અંદાજ તકનીકો ની ચર્ચા કરી આપણે ટોપ ડાઉન અને બોટમ અપ અંદાજ તકનીકો ની સરખામણી પણ કરી તેને સમજાવવા માટે કેટલાક ઉદાહરણો પણ લીધા પછી આપણે પ્રોજેક્ટ અંદાજ માટે અલ્ગોરિધમિક મોડેલ અથવા પેરામેટ્રિક મોડેલ ની પણ ચર્ચા કરી આપણે અલ્ગોરિધમિક મોડેલ અથવા પેરામેટ્રિક મોડેલ ના ફાયદા અને ગેરફાયદા જોયા પછી આપણે પ્રોજેક્ટ અંદાજ માટે એક સિમ્પ્લિસ્ટિક મોડેલ જોયું આપણે પ્રયત્નો અને સમય નો ઉપયોગ કરીને પ્રોજેક્ટ અંદાજ માટેના આ સિમ્પ્લિસ્ટિક મોડેલ નો અંદાજ કાઢવા માટે નું એક ઉદાહરણ પણ જોયું તો આ પ્રોજેક્ટ અંદાજ માટે ની તકનીકો નું વર્ગીકરણ છે હવે પછીના વ્યાખ્યાન માં આપણે સાઈઝ ના અંદાજ માટે બીજા મેટ્રિક વિશે ચર્ચા કરીશું જે ફંક્શન પોઇન્ટ છે હવે પછીના વ્યાખ્યાન માં આપણે પ્રોજેક્ટ અંદાજ તકનીક ના બાકીના ભાગો જોઈશું આ સંદર્ભો છે ખુબ ખુબ આભાર